અત્યાર સુધી આપણે ડેશ અને વેજ ની રજૂઆતનો ઉપયોગ કરીને પરમાણુઓની રજૂઆત જોઈ છે મતલબ જો તમારી પાસે કિરાલ કેન્દ્ર હોય અને જો તમે આ ચોક્કસ કાર્બન પરના સમૂહોનું પ્રતિનિધિત્વ કરવા માંગતા હોવ તો ઉદાહરણ તરીકે તમારી પાસે કાગળના સમતલમાં આ બે સમૂહો છે તો લાલ સમૂહ તમારી તરફ આવી રહ્યું છે અને લીલુ સમૂહ તમારાથી દૂર જઈ રહ્યુ છે અને બીજા શબ્દોમાં કહીએ તો તમે આ ડેશ અને વેજ નો ઉપયોગ કરીને તેમને રજૂ કરી શક્યા હોત તેથી જો તમારી પાસે વેજ હોય તો તેનો અર્થ એ છે કે સમૂહ તમારી તરફ આવી રહ્યું છે અને જો તમારી પાસે ડેશ હોય તો તેનો અર્થ એ છે કે તે સમૂહ તમારાથી દૂર જઈ રહ્યું છે પરંતુ જ્યારે તમારી પાસે પરમાણુમાં બહુવિધ સ્ટીરિયો કેન્દ્રો હોય ત્યારે શું થાય છે કે આ ડેશ અને વેજ બંધારણને દોરવાનું થોડું કંટાળાજનક બની જાય છે તેથી એક પરમાણુ દોરવા માટે કે જેમાં એક કરતા વધુ સ્ટીરિયો સેન્ટર હોય તે માટે આપણે ફિશર પ્રોજેક્શન તરીકે ઓળખાતી રજૂઆતનો ઉપયોગ કરીએ છીએ તેથી હવે આપણે ફિશર પ્રોજેક્શન શું છે તે જોવા જઈ રહ્યા છીએ તેથી આ ડેશ અને વેજ છે અને આપણે તેને ફિશર પ્રોજેક્શનમાં બદલવા જઈ રહ્યા છીએ તેથી ઉદાહરણ તરીકે જો ડેશ અને વેજ બંધારણ તમને આના જેવું લાગે કે જ્યાં તમે તેને આ બિંદુથી જોઈ રહ્યા છો અને જ્યારે તમે આ રીતે પરમાણુને જોશો ત્યારે સમાન પરમાણુ માટે ફિશર પ્રોજેક્શન દોરવામાં આવી શકે છે તો હું અહીંથી તમારો દૃષ્ટિકોણ બદલી રહી છું હવે હું તેને એવી રીતે બદલવા જઈ રહી છું કે તમે આ રીતે પરમાણુની કલ્પના કરવાનું શરૂ કરો તેથી એ જ રજૂઆત હવે એવી થઈ ગઈ છે કે આડા 2 સમુહ તમારી તરફ આવી રહ્યા છે અને ઊભા 2 સમુહ દૂર જઈ રહ્યા છે તેથી તમારી પાસે અહીં ઉદાહરણ તરીકે આડા લાલ અને લીલા સમૂહ તમારી તરફ આવી રહ્યા છે અને ઊભી રીતે સફેદ અને વાદળી મારી તરફ આવી રહ્યા છે જે તમારાથી દૂર જઈ રહ્યા છે તેથી જો હું આ ફિશર પ્રોજેક્શનને યોગ્ય રીતે દોરવા માંગુ તો આપણી પાસે કંઈક આના જેવું હોય છે પરંતુ ખરેખર જ્યારે આપણે તેને પ્રોજેક્ટ કરીએ ત્યારે તમે ફક્ત આના જેવો ક્રોસ દોરો આ એક ક્રોસ છે કે જ્યાં આડા સમુહ તમારી તરફ આવી રહ્યા છે ઊભા સમુહ દૂર જઈ રહ્યા છે તમે હંમેશા યાદ રાખી શકો છો કે ફિશર પ્રોજેક્શન જે વ્યક્તિ બાઉ ટાઈ પહેરે છે તે પ્રકારનો દેખાય છે તેથી આ રીતે મને યાદ છે કે આડા સમુહ હંમેશા મારી તરફ આવે છે તેથી આ રીતે તે વ્યક્તિ બાઉ ટાઈ પહેરે છે તેથી હવે ચાલો આપણે એક ચોક્કસ પરમાણુ દોરીએ જેમાં આપણે ફિશર પ્રોજેક્શનનો ઉપયોગ કરીને તેને રજૂ કરીએ છીએ તેથી હું આને અહીં દોરવા જઈ રહી છું તેથી ચાલો હવે આપણે જોઈએ કે ફિશરના કેન્દ્રોને R અને S કેવી રીતે સોંપવું તેથી યાદ રાખો કે જ્યારે તમે ફિશર પ્રોજેક્શન દોરવા માંગો છો ત્યારે ત્યાં એક નિયમ સિવાય બધા નિયમો સમાન હોય છે તે સામાન્ય રીતે એવી રીતે દોરવામાં આવે છે કે જેમ કાર્બન ની બેકબોન ઊભી હોય તેથી આ કિસ્સામાં પરમાણુમાંના તમામ 4 કાર્બનો ને ઊભી રીતે રજૂ કરવામાં આવે છે અને તે એકમાત્ર નવો નિયમ છે જે તમારે ફિશર પ્રોજેક્શન વખતે યાદ રાખવાનો છે તે સિવાય અન્ય તમામ નિયમો સમાન છે તેથી આપણે આગળ વધીએ છીએ અને કાર્બન પરના તમામ અવેજીકરણને ક્રમાંક આપીએ છીએ જેથી ઉચ્ચ અણુ ક્રમાંકને ઉચ્ચ અગ્રતા મળે તેથી આ કિસ્સામાં તમારી પાસે આ ઓક્સિજન પર પ્રથમ પ્રાથમિકતા છે બીજી પ્રાથમિકતા આ COH સમુહ અને આ એક મોટા સમુહ વચ્ચે છે તમે કલ્પના કરી શકો છો કે ટોચનો કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાયેલ છે અથવા તેના બદલે તે ઓક્સિજન સાથે ડબલ બોન્ડેડ છે તેથી તે બીજી પ્રાથમિકતા મેળવે છે અને અહીં આ નીચેના કાર્બનને ત્રીજી પ્રાથમિકતા મળે છે તેથી હવે જો હું તેને જોઉં તો મને દેખાય છે કે તે એવી રીતે આગળ વધી રહ્યું છે કે તે S જેવું લાગે છે પરંતુ ફિશર પ્રોજેક્શનમાં યાદ રાખો કે આડી રેખાઓ તમારી તરફ આવી રહી છે તેથી જો કે તે એવું લાગે છે કે આ S ખરેખર R છે તો પણ પ્રથમ R છે નીચેના એક વિશે હું સમાન નિયમો લાગુ કરીશ હવે જો તમે ટોચના જૂથ વિશે વિચારો કે જે એક છે અને નીચેનું મિથાઈલ છે અને ઉપરનો કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલ છે જ્યારે નીચેનો મિથાઈલ 3 હાઈડ્રોજન સાથે જોડાયેલ છે તેથી તમારી પાસે ટોચના કાર્બન ની બીજી પ્રાથમિકતા અને મિથાઈલને ત્રીજી પ્રાથમિકતા મળે છે હવે આ પણ S જેવું લાગે છે પરંતુ યાદ રાખો કે ઓછામાં ઓછું એક પ્રાથમિકતા જૂથ કે જે હાઇડ્રોજન છે તે તમારી તરફ આવી રહ્યું છે તેથી ફરીથી તે S જેવો દેખાય છે પરંતુ તે વાસ્તવમાં R છે તેથી આ રીતે આપણે ફિશર પ્રોજેક્શન સ્ટીરિયો કેન્દ્રોને R અને S તરીકે રજુ કરીએ છીએ તેથી આ પ્રકારના બહુવિધ સ્ટીરિયો કેન્દ્રો ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ્સ અથવા અન્ય બાયોમોલેક્યુલ્સ જેવા પરમાણુઓ સાથે લખવા માટે ખૂબ જ ઉપયોગી છે અને તમે જોશો કે ફિશર પ્રોજેક્શન કાગળ પર પરમાણુને રજૂ કરવાની એક સરસ અને ઝડપી રીત પ્રદાન કરે છે યાદ રાખો કે બાયોમોલેક્યુલ્સમાં ઉદાહરણ તરીકે તમારી પાસે અસંખ્ય સ્ટીરિયો કેન્દ્રો છે તેથી આપણે હવે કેટલાક ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ અને તમને ખ્યાલ આવશે કે શા માટે ફિશરના પ્રોજેકશન્સ એટલા લોકપ્રિય બને છે તેથી આપણે આગળ વધીએ અને બહુવિધ સ્ટીરીયો કેન્દ્રો સાથેના પરમાણુઓને જોઈએ તે પહેલા હું ઈચ્છું છું કે તમે એ ઓળખો કે જેમ જેમ આપણે પરમાણુમાં સ્ટીરિયો કેન્દ્રોની સંખ્યામાં વધારો કરીએ છીએ તેમ તેમ સંભવિત સ્ટીરીયો આઈસોમર્સની સંખ્યા પણ વધે છે તેથી હું તે અહીં લખવા માંગુ છું જેમ જેમ સ્ટીરિયો સેન્ટરની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા પણ વધે છે અને આની કલ્પના કરવી ખરેખર અઘરી નથી ફક્ત સ્ટીરિયોઆઈસોમર્સ શું છે તે સુધારવા માંગો છો તેથી સ્ટીરિયોઆઈસોમર્સ એ પરમાણુઓ છે જે તેમના પરમાણુ સૂત્રમાં તેમના બંધારણીય સૂત્રમાં એકબીજાની સમકક્ષ હોય છે પરંતુ તે 3 D જગ્યામાં પરમાણુની ગોઠવણીમાં અલગ પડે છે તો હવે ચાલો આપણે એક પરમાણુ જોઈએ તેથી આપણે હમણાં જ એક પરમાણુ જોયું જેમાં 2 સ્ટીરિયો કેન્દ્રો હતા અને યાદ રાખો કે અણુમાં 2 સ્ટીરિયો કેન્દ્રો RR RS SR અથવા SS તરીકે હોઈ શકે છે તેથી 2 સ્ટીરિયો કેન્દ્રો સાથે પરમાણુ માટે 4 શક્યતાઓ છે ચાલો હવે સ્ટીરિયો કેન્દ્રોની સંખ્યામાં વધારો કરીએ સ્ટીરિયોઈસોમર્સની સંખ્યા આપવાનો લાક્ષણિક નિયમ એ છે કે જો તે હોય તો કોઈપણ પરમાણુ માટે સંભવિત સ્ટીરિયોઈસોમર્સની સંખ્યા 2 ની ઘાતાંકમાં n કરવામાં આવે છે જ્યાં n એ સ્ટીરિયો સેન્ટરની સંખ્યા છે તેથી ચાલો હવે આપણે ઉદાહરણ તરીકે સંભવિત સ્ટીરિયોઆઈસોમર જોઈએ અને ચાલો આપણે ગ્લુકોઝ લઈએ તેથી ગ્લુકોઝના ઓપન ચેઈન સ્વરૂપમાં લગભગ 4 સ્ટીરિયો સેન્ટર હોય છે અને આ 4 સ્ટીરિયો સેન્ટર એટલે કે ખુલ્લા સ્વરૂપમાં ગ્લુકોઝ ના સંભવિત સ્ટીરિયોઆઈસોમર્સ 2 થી વધારીને 4 થાય છે એટલે કે 16 ચાલો આપણે સુક્રોઝ તરફ આગળ વધીએ હવે અહીં સુક્રોઝ માં 9 સ્ટીરિયો સેન્ટર છે આ સુક્રોઝ એ જ સુગર છે જે તમારા રસોડામાં હોય છે ઉદાહરણ તરીકે સુક્રોઝમાં 9 સ્ટીરિયો કેન્દ્રો છે તેથી તમે કલ્પના કરી શકો છો કે સુક્રોઝ માટેના સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા 2 ની ઘાતાંકમાં 9 થાય છે જે 512 વિવિધ પ્રકારના સુક્રોઝ છે જો તમે બનાવવા માંગતા હોવ તો સુક્રોઝના વિવિધ સ્ટીરિયોઆઈસોમર્સ જો તમે બનાવવા માંગતા હોવ તો તમે ખરેખર તેમને બનાવી શકો છો જેમ તમે કલ્પના કરી શકો છો કે પરમાણુમાં વધુ અને વધુ સંખ્યામાં સ્ટીરિયો કેન્દ્રો હોવાને કારણે ખરેખર પરમાણુની જટિલતા વધે છે કારણ કે હવે તમે એક જ પરમાણુના તે ઘણા સ્ટીરિયોઆઈસોમર્સ બનાવી શકો છો તેથી હવે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ પરંતુ હું નિર્દેશ કરવા માંગુ છું કે આપણે સંખ્યાબંધ મહત્તમ સંભવિત સ્ટીરિયોઆઈસોમર્સ વિશે વાત કરી રહ્યા છીએ તેથી 2 ની ઘાતકમાં 9 એ સુક્રોઝના મહત્તમ સંભવિત સ્ટીરિયોઆઈસોમર્સની સંખ્યા છે અને આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જ્યાં સંખ્યા મહત્તમ સંભવિત સંખ્યા કરતા થોડી ઓછી પડે છે અને આપણે જોઈશું કે આ સૂત્ર શા માટે મહત્તમ સંભવિત સંખ્યા માટે ઉપયોગ થાય છે તો હવે ચાલો આપણે એક પરમાણુ જોઈએ કે જેમાં 2 સ્ટીરિયો સેન્ટર્સ છે તેથી હું અહીં એક પરમાણુ દોરવા જઈ રહી છું હવે ચાલો અહીં સ્ટીરિયો સેન્ટર ને R અને S કરીએ મારી પાસે પ્રથમ પ્રાથમિકતા તરીકે ઓક્સિજન છે આ બીજું છે આ ત્રીજા તરીકે છે તેથી આ S ની જેમ છે પરંતુ યાદ રાખો કે ઓછામાં ઓછું પ્રાથમિકતા જૂથ તમારી તરફ આવી રહ્યું છે તો આ S નથી R છે નીચેના કાર્બન માટે એ જ રીતે મારી પાસે S ની જેમ 1 2 3 સમુહ છે પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે તેથી આ ખરેખર R છે તેથી મારી પાસે એક સ્ટીરિયો આઇસોમર છે જ્યાં 2 સ્ટીરિયો કેન્દ્રોમાં R અને R છે હવે ચાલો આપણે તેની મિરર ઈમેજ દોરીએ તેથી જો હું તેની મિરર ઈમેજ દોરું તો તમારી પાસે શું હોય છે કે તમારી પાસે 1 2 3 છે જે R ની જેમ છે પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે તેથી તે S છે નીચેનો પણ S છે તેથી મારી પાસે એક પરમાણુ RR છે અને મારી પાસે બીજો એક પરમાણુ છે જે S અને S છે હવે જો તમે ખરેખર આ જુઓ 2 પરમાણુઓ બિન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે તેથી તેઓ ઈનાન્સ્યિઓમર્સ છે તેથી તે બિન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે તેઓ એકબીજાના ઈનાન્સ્યિઓમર્સ છે પરંતુ હવે ચાલો આપણે એક સ્ટીરિયો સેન્ટરને સમાન રાખીએ અને બીજાને બદલીએ તેથી હું ટોચના સ્ટીરિયો સેન્ટરને સમાન રાખવા જઈ રહી છું તેને એક અલગ કલર માં લખવા જઈ રહી છું ટોચના સ્ટીરિયો સેન્ટરને પહેલાની જેમ જ રાખવા જઈ રહી છું અને હું આ બીજાને બદલીશ યાદ રાખો કે ટોચ સમાન છે તેથી આ હજી પણ R છે જો તમે નીચેની તરફ જુઓ તો નીચેનો ભાગ હવે અહીં આના જેવો જ છે તેથી આ S છે જો હું તેની અરીસાની છબી લઉં તો મને શું મળશે તેથી જો આપણે તે મિરર ઈમેજ લઈએ તો આપણને જે મળે છે તે એ છે કે આપણી પાસે સ્ટીરીયોઆઈસોમરનો બીજો સમૂહ છે હવે આ પહેલા જેવો પરમાણુ નથી કારણ કે હવે આપણે એક સ્ટીરીયો સેન્ટરને બદલી નાખ્યું છે તેથી જો હું પ્રથમ જોઉં તો આ RS છે અને તેની મિરર ઇમેજ SR હશે તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે એ છે કે આપણી પાસે 4 સ્ટીરિયોઆઈસોમર્સ છે આપણી પાસે RR SS RS અને SR આ 4 સ્ટીરિયોઈસોમર્સ છે જો હું તમને પૂછું કે RS અને SR વચ્ચે શું સંબંધ છે તેઓ પણ એકબીજાના ઈનાન્સ્યિઓમર્સ છે કારણ કે તેઓ એકબીજાની બિન સુપર ઇમ્પોસિબલ મિરર ઇમેજ છે પણ હવે જો પ્રશ્ન પૂછવામાં આવે કે RR અને RS વચ્ચે શું સંબંધ છે તેથી હવે આપણે RR અને RS વિશે વાત કરી રહ્યા છીએ આ 2 ઈનાન્સ્યિઓમર્સ છે ચાલો હું તેને અહીં ફરીથી દોરું તેથી આપણી પાસે RR છે આપણી પાસે SS છે આપણી પાસે RS છે અને આપણી પાસે SR છે અને આપણે કહ્યું છે કે આ 2 એકબીજાના ઈનાન્સ્યિઓમર્સ છે તેથી હવે જો હું તમને પૂછું કે RR અને RS અથવા RR અને SR વચ્ચે શું સંબંધ છે યાદ રાખો કે એક સ્ટીરિયો સેન્ટર સમાન છે પરંતુ બીજું એક બદલાયેલ છે તેથી તે હવે મિરર ઇમેજ નથી તેઓ સુપર ઇમ્પોઝેબલ પણ નથી તેથી ખરેખર RR અને RS વચ્ચેનો સંબંધ એ છે કે તે બિન સુપર ઇમ્પોઝેબલ નોન મિરર ઇમેજ છે તેથી તેઓ બિન સુપર ઇમ્પોઝેબલ નોન મિરર ઇમેજ છે અને આમ તેઓ એકબીજાના ડાયસ્ટેરિયોમર છે આપણે એક નવો શબ્દ શીખ્યા છે જે છેલ્લા એકમાં ઈનાન્સ્યિઓમર્સ હતો હવે આ એક છે ડાયસ્ટેરિયોમર્સ જે નોન સુપર ઈમ્પોસિબલ નોન મિરર ઈમેજ છે તેથી ઉદાહરણ તરીકે આ કિસ્સામાં તમારી પાસે ડાયસ્ટેરિયોમર diastereomers તરીકે RR અને SR છે તમારી પાસે SS અને RS ડાયસ્ટેરિયોમર તરીકે છે RR અને RS ડાયસ્ટેરિયોમર તરીકે છે અને SS અને SR એ ડાયસ્ટેરિયોમર્સની જોડી છે તેથી જો તમે ખરેખર 2 સ્ટીરિયો સેન્ટર ધરાવતા અણુ માટે જોશો તો તમારી પાસે 2 જોડી ઈનાન્સ્યિઓમર્સ છે અને તમારી પાસે 4 જોડી ડાયસ્ટેરિયોમર છે હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ તેથી આ ટાર્ટરિક એસિડનું ઉદાહરણ છે તેથી હું હવે ટાર્ટરિક એસિડ નો પરમાણુ દોરવા જઈ રહી છું ટાર્ટરિક એસિડ આ નામ તમે પહેલા સાંભળ્યું જ હશે તે ખરેખર દ્રાક્ષથી અલગ હતું પરંતુ તે ટાર્ટાર સોસ ના મુખ્ય ઘટકોમાંનું એક છે તો આપણે તે પરમાણુ દોરવા જઈ રહ્યા છીએ જે ટાર્ટરિક એસિડ તરીકે હાજર છે તો આ પરમાણુ છે હવે ચાલો ટાર્ટરિક એસિડના સ્ટીરિયો સેન્ટર સોંપીએ જે તમારી પાસે 1 2 3 છે આ S ની જેમ ફરે છે પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે તેથી આ R છે અને પછી તમારી પાસે 1 2 3 છે આ Sની જેમ ફરે છે પરંતુ હાઇડ્રોજન તમારી તરફ આવી રહ્યું છે તેથી આ R છે તેથી આ ટાર્ટરિક એસિડનો એક RR પરમાણુ છે હું તેને પરમાણુ A કહીશ હું તેની એક મિરર ઈમેજ દોરવા જઈ રહી છું હવે જો મારે સ્ટીરીયો સેન્ટર લખવા હોય તો તે S અને S હશે ચાલો તેને B પરમાણુ કહીએ તેથી આપણી પાસે ટાર્ટરિક એસિડના ઈનાન્સ્યિઓમર્સની 2 જોડી છે જ્યાં A અને B એકબીજાના ઈનાન્સ્યિઓમર્સ છે હવે હું એ જ વસ્તુ કરવા જઈ રહી છું હું એક સ્ટીરિયો સેન્ટરને એ જ રાખવા જઈ રહી છું પરંતુ હું બીજાને બદલીશ તેથી હું ટોચનો એક જ રાખવાનો છું તેથી આ હજુ પણ R છે તમે તળિયે બદલવા માંગો છો જેથી આ આના જેવું બને તો આ હવે S છે અને જો હું તેની મિરર ઈમેજ દોરીશ તો આ આના જેવું હશે ચાલો આપણે આ પરમાણુઓને C અને D કહીએ હવે હું ઇચ્છું છું કે તમે C અને D પરમાણુને ખૂબ જ કાળજીપૂર્વક જુઓ જો તમે ખરેખર જોશો કે ત્યાં એક સપાટી છે જે પરમાણુમાંથી પસાર થાય છે જેથી તમે ખરેખર આ પરમાણુને પોતાની ટોચ પર જમણી બાજુએ ફેરવી શકો જેથી બધા સમુહો મેચ થાય તેથી ઉદાહરણ તરીકે જો મારી પાસે એક સપાટી હોય કે જે અહીંથી પસાર થાય અને જો હું તે ધાર પરના પરમાણુને ફોલ્ડ કરવાનો પ્રયાસ કરું તો OH અને OH એકબીજા સાથે મેચ થશે હાઈડ્રોજન અને હાઈડ્રોજન એકબીજા સાથે મેચ થશે અને COOH અને COOH એકબીજા સાથે મેચ થશે તેથી આ પરમાણુમાં તમારી પાસે ખરેખર જે છે તે તેની સમપ્રમાણતા છે તેથી આ પરમાણુમાં સમપ્રમાણતાનું પ્લેન અસ્તિત્વ ધરાવે છે D માટે પણ આ જ છે તેથી C અને D તેઓ એકબીજાની સુપર ઈમ્પોઝેબલ મિરર ઈમેજ છે કારણ કે તેમની પાસે સમપ્રમાણતા સપાટી છે તેથી વાસ્તવમાં તમે કલ્પના કરી શકો છો કે હું D સંપૂર્ણપણે લઈ શકું છું અને તેને C પર ફ્લિપ કરી શકું છું અને બધા જૂથો એકબીજા સાથે મેચ થશે તો તમારી પાસે અહીં C અને D સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે તેથી જેના પરિણામે તમે જે જોઈ શકો છો કે તે હકીકતમાં તેઓ એક જ પરમાણુ છે તેઓ 2 જુદા જુદા અણુઓ નથી પરંતુ તેઓ ખરેખર માત્ર એક ચોક્કસ પરમાણુ છે તેથી વાસ્તવમાં ટાર્ટરિક એસિડ માટે તમારી પાસે 2 ની ઘાતાંકમાં 2 થશે જે કુલ 4 સ્ટીરિયોઆઈસોમર છે પરંતુ તે મહત્તમ શક્યતા છે વાસ્તવમાં ટાર્ટરિક એસિડ તમને ફક્ત 3 જ આપે છે તેમાંથી એક છે RR બીજો SS અને બીજો એક મેસોકમ્પાઉન્ડ છે તો આ એક નવી પરિભાષા છે તો મેસોકમ્પાઉન્ડ શું છે આ કિસ્સામાં ઉદાહરણ તરીકે સ્ટીરિયોઈસોમર્સ C અને D ને મેસોકમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે મેસોકમ્પાઉન્ડમાં બે અથવા વધુ કિરાલ કેન્દ્રો હોય છે પરંતુ ખરેખર પ્રકૃતિમાં અકિરાલ છે તેથી મેસોકમ્પાઉન્ડ પ્રકૃતિમાં અકિરાલ છે યાદ રાખો કારણ કે તેમની પાસે સમપ્રમાણતા સમતલ છે તેથી આપણે કહ્યું હતું કે અસમપ્રમાણતા હોવી ખરેખર જરૂરી છે કે કિરાલિટી યોગ્ય રીતે અસ્તિત્વ ધરાવે છે તેથી સપ્રમાણતાની એક સપાટી હોવાથી મેસોકોમ્પાઉન્ડ અકિરાલ છે તેથી જો હું મેસોકમ્પાઉન્ડને ધ્રુવીયમાપકને આધિન કરીશ તો શું થવાનું છે કે તમે પ્લેન પોલરાઈઝ્ડ પ્રકાશનું પરિભ્રમણ કોઈપણ દિશામાં જોઈ શકશો નહીં કારણ કે તમારી પાસે થોડા અણુઓ છે જે પ્રકાશને એક દિશામાં લઈ જાય છે અન્ય અણુ તેને પાછું ખસેડે છે તેથી એકંદરે સમતલ ધ્રુવીકૃત પ્રકાશનું કુલ પરિભ્રમણ 0 હશે તો મેસોકમ્પાઉન્ડ્સ શું છે તેઓ અકિરાલ છે જો કે તેમની પાસે કેટલાક કિરાલ કેન્દ્રો છે તેથી તેઓ અસ્તિત્વમાં છે તેમની પાસે સ્ટીરિયો સેન્ટર છે તેથી તેઓ સ્ટીરિયો સેન્ટર ધરાવતા અકિરાલ પરમાણુઓ છે અને તેમની પાસે સમપ્રમાણતાનું સમતલ પણ છે તેથી જેમ આપણે હમણાં જ જોયું તેમ ટાર્ટરિક એસિડ ના મેસોકમ્પાઉન્ડમાં સમપ્રમાણતા સમતલ છે તેથી જ્યારે અણુમાં મેસોકમ્પાઉન્ડ છે કે નહીં તે શોધવાનું હોય ત્યારે આપણે સૌ પ્રથમ એ શોધવાની જરૂર છે કે તેની પાસે સમપ્રમાણતા સપાટી છે કે કેમ અને આપણે ટ્યુટોરિયલ્સ માંના કેટલાક ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ જેમાં તે હોઈ શકે છે એક કિસ્સામાં જ્યાં પરમાણુમાં સ્ટીરિયો સેન્ટર હોય છે પરંતુ તે અકિરાલ હોય છે કારણ કે ત્યાં અસમપ્રમાણતાનો અભાવ હોય છે હવે હું ફક્ત પાછી જવા માંગુ છું અને તે ટાર્ટરિક એસિડને સુધારવા માંગુ છું ઉદાહરણ તરીકે અહીં તેમાં બે ઈનાન્સિઓમર છે તેથી જો હું માત્ર શુદ્ધ A લઉં તો તે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ ના સમતલને ફેરવશે અને શુદ્ધ B એ જ કરશે પરંતુ જો મારી પાસે C અથવા D હોય જે ખરેખર માત્ર એક જ પરમાણુ હોય તો C અને D પ્લેન પોલરાઇઝ્ડ લાઇટને ફેરવશે નહીં હવે જો હું A અને B નું સમાન મિશ્રણ લઉં જે 50 50 નું મિશ્રણ છે જેને રેસીમિક મિશ્રણ કહેવાય છે હવે રેસીમિક મિશ્રણ એ સમાન ગુણોત્તરમાં બે ઈનાન્સિઓમરનું મિશ્રણ છે રેસમિક મિશ્રણ તમને પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ નું કોઈ પરિભ્રમણ પણ બતાવશે નહીં કારણ કે તમારી પાસે બે પરમાણુ હાજર છે જે પ્રકાશને જુદી જુદી બે વિરુદ્ધ દિશામાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પરિણામે 0 છે A અને B ઉદાહરણ તરીકે અહીં કિરાલ છે પરંતુ C અને D અકિરાલ છે તેથી આપણે ઈનાન્સિઓમર્સના ગુણધર્મોને જોયા છે અને આપણે કહ્યું છે કે ઈનાન્સિઓમર્સમાં અકિરાલ વાતાવરણમાં સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોય છે તેથી મતલબ કે જો હું વિવિધ દ્રાવક પાણી મિથેનોલ ઇથેનોલ DMSO DMF આમાંથી કોઈપણ દ્રાવકમાં ઈનાન્સિઓમર્સની જોડી ઓગાળીશ તેઓ કદાચ એ જ રીતે વર્તે છે મતલબ કે તમામ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બરાબર સરખા હશે ફક્ત તમને બતાવવા માટે કે મેં અહીં RR ટાર્ટરિક એસિડ અને SS ટાર્ટરિક એસિડના ગુણધર્મો મેળવ્યા છે જો તમે ખરેખર જોશો તો ગલનબિંદુ બરાબર એ જ 171 થી 174 છે ઘનતા સમાન છે દ્રાવ્યતા સમાન છે ઘનતા 4 દશાંશ સુધી સમાન છે દ્રાવ્યતા સમાન છે pKa જે ખરેખર રાસાયણિક ગુણધર્મ છે તેથી પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ ના પરિભ્રમણ સિવાય pKa પણ સમાન છે તેથી જો હું આ ચોક્કસ પરિભ્રમણને જોઉં તો SS સ્ટીરિયોઈઆસોમર માટે ચોક્કસ પરિભ્રમણ 12 7 છે અને RR સ્ટીરિયો આઇસોમર માટે તે 12 તેથી તમારી પાસે અહીં બે અલગ અલગ ચોક્કસ પરિભ્રમણ આપતા બે ઈનાન્સિઓમર્સ છે હવે જો હું ખરેખર ડાયસ્ટેરિયોમર ના ગુણધર્મોને ઈનાન્સિઓમર્સની તુલનામાં સરખાવવા માંગું છું તેથી મેં અહીં મેસો ટાર્ટરિક એસિડ પણ મેળવ્યું છે અને હવે જો તમે ખરેખર સરખામણી કરો તો ગુણધર્મો બહુ અલગ નથી પરંતુ તે ઈનાન્સિઓમર્સ કરતા ચોક્કસપણે અલગ છે તેથી ઉદાહરણ તરીકે મેસો ટાર્ટરિક એસિડનો ગલનબિંદુ લગભગ 146 થી 148 છે તેથી આ સંયોજનોના ગલનબિંદુઓ વચ્ચે લગભગ 20 ડિગ્રી નો તફાવત છે તે ઓછી ઘનતા ધરાવે છે જે 1 66 છે દ્રાવ્યતા અલગ છે pKa અલગ છે અન્ય pKa બીજું pKa પણ અલગ છે તેથી તે બતાવે છે કે ડાયસ્ટેરિયોમર્સ માં ઈનાન્સિઓમર્સ કરતાં અલગ ગુણધર્મો હોય છે તેથી જો તમે ખરેખર જોશો કે અહીં RR ટાર્ટરિક એસિડ અથવા SS ટાર્ટરિક એસિડ એ મેસો ટાર્ટરિક એસિડ નું ડાયસ્ટેરિયોમર છે તેથી ખરેખર આપણે જે અવલોકન કરી રહ્યા છીએ તે એ છે કે ઈનાન્સિઓમર્સમાં સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો હોય છે પરંતુ જ્યારે હું ડાયસ્ટેરિયોમર્સની જોડીને જોઉં છું ત્યારે તેઓ તેમના રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મોમાં અલગ પડે છે તો હવે આપણે જોઈશું કે આ ગુણધર્મોનો ઉપયોગ ઈનાન્સિઓમર્સને ઉકેલવા માટે થાય છે